તેથી આપણે એઆરએમ સાથે એમ્બેડેડ સિસ્ટમ ડિઝાઇનના આ કોર્સના અંતમાં આવ્યા છીએ અમે નિષ્ઠાપૂર્વક આશા રાખીએ કે તમે આ કોર્સનો આનંદ માણી લીધો છે તમને વિદાય આપતા પહેલા આ કોર્સ વિશે કેટલીક વાતો જણાવું આ કોર્સમાં અમે તમને એમ્બેડ કરેલી સિસ્ટમ ડિઝાઇનના વિકાસ માટે એક વ્યાપક પરિચય આપવાનો પ્રયત્ન કર્યો છે આપણે જોયું છે કે અમે થિયોરેટિકેલ આસ્પેક્ટ વિશે ખૂબ ઓછી વાત કરી છે આ વિષય પરના અન્ય અભ્યાસક્રમો છે ખૂબ સરસ પાઠયપુસ્તકો છે જે એમ્બેડ સિસ્ટમ્સ ડિઝાઇનની રચના પાછળની થિયરી સાથે રહે છે વિવિધ પ્રકારનાં ટ્રેડ ઑફ કેવી રીતે થાય છે સોફ્ટવૅર કેવી રીતે ડિઝાઇન કરવું હાર્ડવેર કેવી રીતે ડિઝાઇન કરવું તમે હાર્ડવેર સોફ્ટવૅર કોડ ડિઝાઇન નામનું કંઈક કેવી રીતે ચલાવી શકો છો પરંતુ અમે તમને ડેવલપમેન્ટ આસ્પેક્ટસ નો પરિચય આપવાનો પ્રયત્ન કર્યો છે આ કોર્સનો ઉદ્દેશ્ય તમને બજારમાં ઉપલબ્ધ તમામ પ્રકાર ના બોર્ડ વિશે શીખવવાનો ન હતો તમને ઉપલબ્ધ તમામ પ્રકારની સોફ્ટવેર ડેવલપમેન્ટ સિસ્ટમ્સ વિશે જણાવવાનું હતું પરંતુ અમે ફક્ત કેટલાક દાખલા લીધા છે આપણે એસટીએમ 32 બોર્ડ વિશે વાત કરી છે આપણે આર્ડિનો યુનો બોર્ડ વિશે વાત કરી છે જે ખૂબ જ લોકપ્રિય ડેવલપમેન્ટ બોર્ડ છે અને તેમની સહાયથી અમે તે દર્શાવવા માટે પ્રયત્ન કર્યો કે ઉપકરણોને ઇન્ટરફેસ કરવા અને સિસ્ટમ્સ કે જે કેટલીક આવશ્યકતાઓ અનુસાર કાર્ય કરે છે તે બનાવવાનું એક સરળ કાર્ય છે આવી એમ્બેડ સિસ્ટમની ડિઝાઇન કરવી એ મુશ્કેલ કાર્ય નથી હકીકતમાં તે ખૂબ જ સરળ છે અમે આશા રાખીએ છીએ કે પાર્ટિસપન્ટ અમારી સાથે હતા તેઓ વાસ્તવિકપણે તેમની પાસે ઉપલબ્ધ કેટલાક બોર્ડ સાથે નિદર્શનમાં સામેલ હતા કારણ કે હેન્ડ ઓન સેશન વિના તમે ખરેખર આ પ્રક્રિયાની સુંદરતા અને સરળતાની પ્રશંસા કરી શકતા નથી એક સમય હતો જ્યારે હાર્ડવેર ડિઝાઇન ખરેખર ખૂબ જ બોજારૂપ હતી પરંતુ આજે લોકો ઓપન સોંર્સ હાર્ડવેર ડિઝાઇન વિશે વાત કરી રહ્યા છે તમે આ મોડ્યુલોને બજારમાંથી ખરીદો છો બોર્ડ્સ સાથેના ઇન્ટરફેસ માટે આ ખરેખર નજીવા છે જે મેં પહેલાથી બતાવ્યું છે અને હવે એસેમ્બલી લેંગ્વેજ અથવા મશીન લેંગ્વેજમાં પ્રોગ્રામ લખવા જરૂરી નથી તમે સી જેવી હાઈ લેવલ લેંગ્વેજમાં લખી શકો છો હવે સવાલ એ છે કે આપણે એમ્બેડ કરેલી સિસ્ટમો વિશે શીખવાની કેમ જરૂર છે પ્રથમ અને અગ્રણી પ્રેરણા એ છે કે એમ્બેડ કરેલી સિસ્ટમ્સ ખરેખર આપણી પાસે મોટી રસ્તે આવી રહી છે આપણે પહેલેથી જ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ વિશે વાત કરી છે તે વાઈલ્ડ ફાયર ની જેમ જીવનના દરેક પાસામાં ફેલાય છે એવી જગ્યાઓ છે કે જ્યાં તેઓ ખરેખર ખૂબ જ ઝડપથી પ્રસરે છે આ વિકાસ આપણા જીવનની રીતને પ્રભાવિત કરશે આપણે આપણા રોજિંદા જીવનમાં વાતચીત કરીએ છીએ એને પ્રભાવિત કરશે મુદ્દો એ છે કે આપણે આ ક્રાંતિમાં મૌન દર્શકો ન રહેવું જોઈએ તેથી જ આ કોર્સ નો ઉદ્દેશ્ય તમને એમ્બેડ કરેલી સિસ્ટમના ડેવલપમેન્ટ આસ્પેક્ટ નો ફ્લેવર આપવાનો પ્રયાસ કરવાનો હતો જેમ કે ટેક્નોલોજીની સ્થિતિ શું છે કે જેની સાથે તમે આજે આવી સિસ્ટમ વિકસાવી શકો છો કારણ કે આવતી કાલનાં ગેજેટ્સ અને ઉપકરણો આજે આપણે જોઈએ છીએ તેનાથી તદ્દન અલગ હશે તેઓ મોટે ભાગે પ્રોગ્રામેબલ હશે અને તે માટે ટેક્નોલજી વિષેનું થોડું નોલેજ વિશે ખૂબ મહત્વનું છે ચાલો આપણે ખૂબ જ ઝડપથી આ અઠવાડિયાઓમાં જે કંઇ આવરી લીધું છે તેમાંથી પસાર થઈએ પહેલા અઠવાડિયા દરમિયાનઅમે એમ્બેડ કરેલી સિસ્ટમની ડિઝાઇનના કેટલાક પ્રારંભિક પાસાઓવિવિધ ટ્રેડઓફ્સ અને એઆરએમ માઇક્રોકન્ટ્રોલર્સના આર્કિટેક્ચર વિશે પણ વાત કરી હતી બીજા અઠવાડિયા દરમિયાન અમે એઆરએમ ઇન્સ્ટ્રકશન સેટ વિશે કેટલીક રસપ્રદ બાબતો વાત કરી કેટલાક ઈંનોવેશન્સ તેમાં શામેલ કરવામાં આવ્યા હતા અને આપણે એસટીએમ 32 બોર્ડ નેકેસ સ્ટડી તરીકે લીધું હતું અને 3 જી અઠવાડિયામાં આપણે એડી કન્વર્ટર અને ડીએ કન્વર્ટર ડિઝાઇન અને વિવિધ આઉટપુટ ડિવાઇસીસ સેન્સર અને એક્ટ્યુએટર્સ વિશે વાત કરી તેમાંથી મોટાભાગના અમે હૅન્ડસ ઓનમાં ડેમૉન્સ્ટ્રેશન દ્વારા ત્યારબાદ બતાવ્યા ચોથા અઠવાડિયામાં અમે માઇક્રોકન્ટ્રોલર ડેવલપમેન્ટ બોર્ડ અને સોફ્ટવેર ડેવલપમેન્ટ અથવા પ્રોગ્રામિંગ વાતાવરણ વિશે વાત કરી ખાસ કરીને આપણે ઇન્ટરફેસીંગના ઉદાહરણો બે બોર્ડ એસટીએમ 32 અને અરડિનો યુનો સાથે જોયા અને ખાસ કરીને આપણે 7 સેગમેન્ટના એલઇડી ડિસ્પ્લે અને એલસીડી ડિસ્પ્લે ઇન્ટરફેસિંગ પર વિગતવાર ચર્ચા કરી હતી 5 માં અઠવાડિયા દરમિયાન આપણે વિવિધ પ્રકારના સેન્સર જેવા કે ટેમ્પરેચર સેન્સર એલએમ 35 લાઇટ ડિપેન્ડન્ટ રેઝિસ્ટર એલડીઆર સ્પીકર્સ અને માઇક્રોફોન સાથેના પ્રયોગો વિશે વાત કરી છઠ્ઠા અઠવાડિયામાં અમે કંટ્રોલ સિસ્ટમ્સની ડિઝાઈન વિવિધ પ્રકારનાં કંટ્રોલ અલ્ગોરિધમ્સ પ્રોપોઝનલઇન્ટેગ્રલ ઓન ઑફ કંટ્રોલ વગેરે વિશે ખૂબ ટૂંકમાં વાત કરી પછી આપણે રિલેના ઉપયોગથી કેટલાક પ્રયોગો જોયા અને તે પણ આપણે ડીસી મોટરને માઇક્રોકન્ટ્રોલરકેવી રીતે ઇન્ટરફેસ કરી શકીએ તે જોયું મોટરની સ્પીડ સેન્સિંગ અને તેથી આગળ આ પ્રક્રિયામાં અમે એસટીએમ 32 બોર્ડની ઇન્ટરપ્ટ સિસ્ટમનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ શીખ્યા આપણે જોયું કે આ પ્રકારના વાતાવરણમાં ઇન્ટરપ્ટ આધારિત સોફ્ટવેર વિકસાવવા તે ખરેખર ખૂબ જ સરળ કાર્ય હતું અને અઠવાડિયા 7 માં ઇન્ટરનેટ ઓફ થિંગ્સ આઇઓટી વિશે ખૂબ ટૂંકમાં ચર્ચા થઈ પછી હોમ ઓટોમેશન પર કેટલાક પ્રયોગો થયા અહીં આપણે વિવિધ કૉમ્યુનિકેશન ટેકનિક વિશે પણ શીખ્યા દાખલા તરીકે જીએસએમ અને આપણે કેટલાક સરળ એલાર્મ સિસ્ટમ્સ જેમાં કેટલાક પ્રકારના ટચ સેન્સરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેના વિશે પણ વાત કરી હતી અને છેલ્લા અઠવાડિયામાં આપણે જોયું કે એક્સેલરોમીટર કેવી રીતે કાર્ય કરે છે તેના વિવિધ એપ્લિકેશનો શું છે ખાસ કરીને આપણે કેટલાક પ્રયોગો જોયાં જ્યાં તમે આવા એક્સેલરોમીટર ડિવાઇસ ને પણ બ્લૂટૂથ ટેકનોલોજી સાથે ઇન્ટરફેસ કર્યો જ્યાં અમે મોબાઇલ સાથે જોડી કરી અને કેટલાક સંદેશાઓ મોબાઇલ ફોનની સ્ક્રીન પર દર્શાવવામાં આવ્યા અને છેલ્લે આપણે ગેસ સેન્સર સાથે કેટલાક પ્રયોગો કર્યા હતા જે ઘણી એપ્લિકેશનો માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ પ્રકારનો સેન્સર છે આ કોર્સ પૂરો થાય તે પહેલાં અને તમને બધા ને આવજો કહું એ પેહલા હું અને ડો કમાલિકા દત્તા જે આ કોર્સમાં મારા સહ પ્રશિક્ષક હતા એ નિષ્ઠાપૂર્વક આશા રાખીયે છે કે આ કોર્સ તમારા માટે ઉપયોગી હતો તેમજ વિવિધ લોકોના સમર્થનને સ્વીકારવું ખૂબ જ યોગ્ય હશે કે જેના વિના આ કોર્સ રેકોર્ડિંગ રેગ્યુલર ડે ટુ ડે રનીંગ વગેરે શક્ય ન હોત પ્રથમ અમે ટીચિંગ એસિસ્ટન્ટ્સ ટી ના સમર્થનને સ્વીકારીએ છીએ જેઓ આખા કોર્સ સાથે સંકળાયેલા હતા તમે જે રીતે ડીસ્ક્શન ફોરમ દ્વારા અમારી સાથે વાતચીત કરી તે અમારા બધા માટે ખરેખર ખૂબ જ લાભદાયક અને પ્રબોધક અનુભવ હતો અને છેલ્લે અહીં સેંટર ઓફ એજ્યૂકૈશન ટેકનોલોજીની એનપીટીએલની આખી ટીમ આઈઆઈટી ખડગપુરઅને આઈઆઈટી મદ્રાસ ખાતે પણ જે ખરેખર આ આખો શો ચલાવી રહ્યા હતા તેઓ ખરેખર આ તકનીકને તમારા બધા સુધી પહોંચવામાં નોલેજ વહેંચવામાં મદદ કરી રહ્યા છે અને અનુભવને ખરેખર સુંદર અને લાભદાયક બનાવવા માટે તેથી આ થોડા શબ્દો સાથે અમે ફરી એક વખત તમારો આભાર માનીએ છીએ અને અમે તમને ભવિષ્યમાં ફરીથી જોવાની આશા રાખીએ છીએ